તેથી તેને મીપ કહેવામાં આવે છે લખાણ વાંચવા યોગ્ય છે બરાબર છે તેથી આ બધામાંથી હું વાંચતો નથી હું ફક્ત આ દ્વારા કામ કરીશ આપણે FDTD પ્રોગ્રામ ચલાવવાનાં પગલાં શું છે તે કેવી રીતે હશે તેનો ખ્યાલ પણ આપણને મળશે તો ચાલો આપણે જઈએ તેથી પ્રથમ ઉદાહરણ તેમની પાસે છે ઉદાહરણ તરીકે વેવગાઇડ શું કરે છે તેથી અહીં પ્રથમ વાક્ય છે તેથી આ તે જ છે જેમ મેં કહ્યું છે તે ભાષામાં લખાયેલું છે જેને સ્કીમ નથી કે તેનો અર્થ છે કે તે 2 D સિમ્યુલેશન છે આગળ મારે ઓબ્જેક્ટ છે તેથી તે સ્લેબ વેવગાઇડ જેવું છે તેથી મારી પાસે વેવગાઇડ સાથે x છે અને પછી y એ બીજી અક્ષ છે તેથી અહીં વેવગાઇડ બનાવવામાં આવી રહી છે તેથી તે કેટલાક ના બ્લોક તરીકે બનાવવામાં આવી રહ્યું છે તેથી આપવામાં આવ્યું છે પહોળાઈ 1 યુનિટ આપેલ છે અને બીજા પરિમાણમાં અનંત છે તેથી એકદમ સાહજિક સાચું છે તેથી બ્લેક સ્ટ્રીપની પહોળાઈ 1 છે તેની પાસે એપ્સીલોન એ 12 સમાન છે અને તે હમેશા વિસ્તરે છે કારણકે આપણી પાસે 16 યુનિટ અહિયાં છે તેના વિશે મેં કોમ્યુંટેશનલ ડોમેઈન ડીફાઈન કર્યું છે તેથી પ્રેકટીસની અંદર તે 16 યુનિટ હશે હવે મૂળભૂત રીતે બાકીનું બધું શૂન્યાવકાશ છે જે તમે અપેક્ષા રાખશો આગળ એક સોર્સ મૂકવાની જરૂર છે હું ત્યાં તરંગ કેવી રીતે મેળવીશ તો તેઓએ શું કર્યું છે તેઓએ એક પ્રકારનું ફિલ્ડ્સ બનાવ્યું છે તેઓએ કેટલાક નોર્મલાઈજડ 0 15 માં અમુક ફ્રિકવન્સી આપી છે જે ફ્રિકવન્સી છે અને તેઓ કહે છે કે તે અહીં ધ્રુવીકરણ છે અને તેઓએ તેના માટે અમુક કેન્દ્ર આપ્યું છે તેથી મધ્યમાં યાદ રાખો કે આપણી સાઈઝ 16 હતી તેથી 8 થી 8 તેથી 7 પર જે લગભગ ડાબી બાજુએ છે હું પોલરાઇઝ્ડ સોર્સ મૂકી રહ્યો છું અને કયા પ્રકારનો સોર્સ છે કંટીન્યુજ તરંગ ડાઇલેક્ટ્રિક વેવગાઇડ છે આ બ્લેક સ્ટ્રીપ અહીં વેવગાઇડ છે શા માટે તરંગ બહાર નહીં જાય તરંગ બહાર કેમ નીકળી ન જાય તેથી હું આની અંદર એકસાઈટ છું અને મારો મતલબ છે તેથી આ તે કંઈક છે જેનો તમારે તમારા અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં અભ્યાસ કરવો જોઈએ તેથી ફિલ્ડ્સ લીક કરે છે તે કેસ નથી કે ફિલ્ડ્સ સખત રીતે ડાઇલેક્ટ્રિકની અંદર મર્યાદિત છે ફિલ્ડ્સ ચોક્કસ લીક કરે છે આપણે જોશું કે તે ફક્ત અંદર જ સીમિત નથી તેમાંથી અમુક બહાર નીકળી જાય છે આપણે ટોટલ ઇન્ટરનલ રીફ્લેક્શન માંથી કેટલું પસાર થઈ રહ્યું છે તે વિશે ચિંતા કરવાની જરૂર નથી મેક્સવેલનું સમીકરણ તેનું ધ્યાન રાખશે વિદ્યાર્થી ફક્ત તે કેટલાક તેને માર્ગદર્શન આપશે કેટલાક બહાર નીકળી જશે તેથી આપણે સોર્સનો ઉલ્લેખ કર્યો છે બાઉન્ડ્રીની કંડીશનને સ્પષ્ટ કરવા માટે આપણે બીજું શું જોઈએ છે જો હું બાઉન્ડ્રીની કંડીશનનો ઉલ્લેખ ન કરું તો મારું સિમ્યુલેશન ખોટું હશે તેથી તેઓએ PML અહિયાં સ્પેસીફાઈડ કર્યું છે આ ફક્ત એક લાઈન સ્પેસીફિકશન છે PMLની જાડાઈ 1 સેટ કરો તેથી મૂળભૂત રીતે તે શું કરશે તમે અહી કોમ્પ્યુટેશનલ ડોમેઈન તરફ જૂઓ તે પિક્ચર ફ્રેમ કે જેની જાડાઈ 1 દરેક બાજુએ મુકશે તેથી જ સોર્સને 7 પર નહીં 8 પર મુકવામાં આવ્યો છે કારણ કે તમે જે સામગ્રી ઇચ્છતા હતા તેમાં તમને સોર્સ જોઈતો નથી તેથી PML 8 થી 7 છે અને સોર્સ 7 પર છે હવે યાદ રાખો તમારું અને હજી સ્પષ્ટ કરવાનું બાકી છે તેથી અહીં આપણે ઉદાહરણ તરીકે સેટ કરીએ છીએ આ સેટ રીઝોલ્યુશન તેથી અમુક નોર્મલાઇજડ રીતની અંદર તે સેટિંગ કોરન્ટ પેરામીટર એ ડિફૉલ્ટ પેરામીટર છે જે સિમ્યુલેશનમાં પહેલેથી જ નિશ્ચિત છે જો તમે ઇચ્છો તો તમે તેને બદલી શકો છો પરંતુ તેઓ તમને ડિફોલ્ટ આપે છે જે સ્થિર નંબર હશે તેથી ફિક્સિંગ પૂરતું સારું છે તે કોરન્ટ મુજબ ઠીક થઈ જશે પછી છેલ્લે તમારે સિમ્યુલેશનને કહેવું પડશે કે મારે ક્યાં સુધી શરુ રાખવું છે તેથી તમે કહો છો કે 200 ટાઈમ યુનિટ કેટલાક વધુ કમાંડસ ફીલ્ડ્સ અને તે બધી વસ્તુઓને આઉટપુટ કરવા માટે આપવામાં આવે છે 200 સેકન્ડના અંતે સિમ્યુલેશનનું આઉટપુટ આ જ છે આ ક્ષેત્રો જેવો દેખાય છે તેથી સોર્સ અહીં સમાપ્ત થઈ ગયો હતો અને આને જોઈને તમે કહી શકો છો કે ત્યાં ચોક્કસપણે કોઈ તરંગ સ્પષ્ટપણે થઈ રહ્યું છે ફિલ્ડ્સ ખૂબ જ સરસ રીતે વેવગાઇડ સુધી મર્યાદિત છે પરંતુ સખત રીતે તેમાંથી કેટલાક બહાર નીકળી રહ્યા છે કોઈ સમસ્યા નથી તે નથી અને આ લોસ્સી સામગ્રી નથી તે માત્ર છે ત્યાં કોઈ કાલ્પનિક ભાગ નથી તેથી આ ફિલ્ડ્સ ખૂબ લાંબા સમય અને અંતર સુધી ચાલશે પરંતુ તમે તેને લીક થતું જોઈ શકો છો ડાબી બાજુના ઈન્ટરફેસની બાજુમાં તમે જોઈ શકો છો કે અહીં કંઈક વિચિત્ર થઈ રહ્યું છે જેનું કારણ એ છે કે ત્યાં a છે વિદ્યાથી PML અહીં PML તેથી તે તેને લગભગ પરફેકટલી અબ્સોર્બ કરી લે છે પરંતુ મારો અર્થ એ છે કે પ્રેક્ટીસમાં તેમાંથી કેટલાક યોગ્ય રીતે અબ્સોર્બ થતા નહિ તેથી તેઓ અહીં એક મુદ્દો બનાવે છે કારણ કે તેઓ અચાનક ફિલ્ડ્સ પર અચાનક ટન્ર્ડ થાય છે તેથી સિમ્યુલેશન t 0 થી શરૂ થયું અને પછીનું ઉદાહરણ હતું તેથી આપણે જાણીએ છીએ કે જ્યાં સુધી ભૌતિકશાસ્ત્રનો સંબંધ છે ત્યાં સુધી ફિલ્ડ્સમાં અચાનક વળાંક આવે છે તેથી ત્યાં કેટલાક ઉચ્ચ ફ્રિકવન્સી ઘટક હશે તેથી તે જ આપણે અહીં જમણી બાજુએ કહીએ છીએ ફિલ્ડ્સ થોડું દેખાય છે જેને તેઓ સ્પેકલ્ડ કહે છે તમે અહીં ફિલ્ડ્સ જોઈ શકો છો તેમાં કેટલાક શેડિંગ છે જે શરૂઆતથી થોડું અલગ છે અહીં ખૂબ જ સરસ સજાતીય ઘેરો લાલ છે લાલની અંદર નાના સફેદ ટપકાં છે તેથી તેઓ કહે છે કે ઉચ્ચફ્રિકવન્સી ઘટકોમાંથી આવે છે જે ફિલ્ડ્સને અચાનક ચાલુ કરવાના પરિણામે આવે છે એક સારો પ્રશ્ન લાલ અને વાદળી શું છે તેથી લાલ મહત્તમ હકારાત્મકને અનુરૂપ હશે વાદળી મહત્તમ નકારાત્મકને અનુરૂપ હશે તેથી તે એક તરંગ જેવું છે જે ટ્રાવેલિંગ કરી રહ્યું છે તેથી એક તરંગમાં વૈકલ્પિક મેક્સિમા અને મિનિમા જે થઈ રહ્યું છે વિદ્યાર્થી તે વસ્તુ માં સફેદ તે 0 છે હા સફેદ તે 0 છે તેથી તે જ છે જેને તેઓએ આ ઘેરો વાદળી લાલ કહ્યો છે જે તમે રંગ માટે લેજેન્ડનો ઉલ્લેખ કરો છો તેથી તેઓ કેવી રીતે કરે છે તેથી સામાન્ય રીતે જ્યારે તમે લાલ અને સફેદ રંગનું સિમ્યુલેશન જુઓ છો ત્યારે તમારે માની લેવું જોઈએ કે એક મહત્તમ હકારાત્મક છે એક મહત્તમ નકારાત્મક છે અને સફેદ 0 આ બિંદુ છે જે સોર્સ છે વિદ્યાર્થી ડાર્ક ડાર્ક વસ્તુ જે ખરેખર તે સૌથી ડારકેસ્ટ છે જેને આપણે પસંદ કરી શકીએ છીએ તેથી લોકો કોન્ટ્રાસ્ટ વધારવા માટે વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરે છે વિદ્યાર્થી ઓકે તેથી આ એક ઉદાહરણ છે જે તમે વિશ્લેષણાત્મક રીતે પણ કરી શક્યા હોત પરંતુ FDTD નો પાવર એ છે કે તમે એવી વસ્તુઓ કરી શકો છો જે વિશ્લેષણાત્મક રીતે શક્ય નથી તેથી ઉદાહરણ તરીકે તેઓ વેવગાઇડમાં 90 ડિગ્રી વળાંકને ધ્યાનમાં લે છે જેને તમે વિશ્લેષણાત્મક રીતે હલ કરી શકશો નહીં હવે તમે ફીજીકલી રીતે શું થવાની અપેક્ષા રાખશો વિદ્યાર્થી તે લીક થઈ જશે તેમાંથી કેટલાક લીક થશે નહીં તે પાણીના પાઇપ જેવું નહીં હોય કે હું તેને વાળું છું અને બધું પાણી નીકળી જાય છે તેમાંથી થોડું બહાર નીકળી જશે તે જ આપણે અપેક્ષા રાખીશું તો ચાલો જોઈએ કે જો આપણી ઇનટ્યુશન અહીં પુષ્ટિ થાય છે હવે તેઓ કહે છે કે 16 16 પહેલાની જેમ કોમ્પ્યુટેશનલ ડોમેન બનાવો અને તમારે બે બ્લોક બનાવવા પડશે એક આના જેવું અને એક 90 ડિગ્રી વાળું તેથી તેઓએ તેને અહીં બતાવ્યું છે તેથી એક આ રીતે અને એક આ રીતે અને તેઓએ બે બ્લોક સમાન સામગ્રીનો ઉલ્લેખ કરીને તે કર્યું છે પરંતુ આ કોઓર્ડિનેટ્સ પહેલાની જેમ જ અલગ PML રિઝોલ્યુશન છે હવે તે સ્પેકલ ઘટનાને ટાળવા માટે તેઓ અચાનક સોર્સને ચાલુ કરવાને બદલે શું કરી રહ્યા છે તેઓ તેને બનાવી રહ્યા છે તેઓ હજુ પણ શું છે તેનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ કંટીન્યુજ સોર્સ તરંગલંબાઇની પહોળાઈ ખૂબ હાં તેથી તેઓ અત્યારે જે કરી રહ્યા છે તે આ છે t0 પર અચાનક સોર્સ ચાલુ કરવાને બદલે આપણે તેને 20 સમયના એકમોની પહોળાઈના પ્રમાણમાં ધીમે ધીમે રેમ્પ કરીએ છીએ તેથી આ પહોળાઈ 20 સમયના એકમોની બરાબર છે જે તમને સોર્સનો સમય ચાલુ કરે છે અને તમને અહીં તરંગની લંબાઈ આપવામાં આવે છે તેથી ટેક્નિકલી મીપ ટેન હાઇપરબોલિક ફંક્શનનો ઉપયોગ કરીને આ ટર્ન ઓન ફંક્શનને અમલમાં મૂકી રહ્યું છે અને મેં ઉલ્લેખ કર્યો છે કે ત્યાં એક ઓપન સોર્સ છે અમે જઈને કોડ જોઈ શકીએ છીએ અને તે બધી માહિતી જોઈ શકીએ છીએ વિદ્યાર્થી ઓકે અને પહેલાની જેમ તેને 200 સમયના એકમો માટે ચલાવો તો ચાલો જોઈએ કે આઉટપુટ કેવું દેખાય છે તેથી ત્યાં આઉટપુટ કેવું દેખાય છે તો હા આ આપણે જોઈ શકીએ છીએ કે આ એનિમેશન છે દરેક સમયે તમે ફીલ્ડ રેકોર્ડ કરી શકો છો તેથી તમે જોઈ શકો છો કે ફિલ્ડ્સ હવે જઈ રહ્યું છે તે વળાંક સાથે અથડાય છે અને તે વળાંકના નીચેના ભાગમાં આવવાનું શરૂ કરે છે પરંતુ તેમાંથી મોટા ભાગનું તે ઇન્ટરફેસ પર લીક થઈ રહ્યું છે તેથી તે FDTD નું બીજું ખૂબ જ સરસ પાસું છે જો હું દરેક સમયે તરત જ સ્ટોર કરી શકું તો હું તે બધું એકસાથે મૂકી શકું છું અને gif ફાઇલ બનાવી શકું છું તેથી તેઓ અહીં જે બતાવી રહ્યા છે તે એક gif ફાઇલ છે જે આપણે એનિમેશન જોઈશું તેથી જો તમે લિકેજને ઓછું કરવા માંગતા હોવ તો તમે વિવિધ પરિમાણોને ઑપ્ટિમાઇઝ કરી શકો છો અને તે બધા અમે તેમાં નહીં જઈએ પછી હું તમને બતાવવા માંગુ છું તે અંતિમ ઉદાહરણ રીંગ રેઝોનેટરના મોડ્સ છે તેથી તમે બધાએ રેઝોનેટર શબ્દ સાંભળ્યો હશે તેનો અર્થ એ છે કે તેનું માળખું જે ફ્રીક્વન્સીઝમાં પસંદગીયુક્ત છે તે અમુક ફ્રીક્વન્સીઝને મંજૂરી આપે છે અને તે અન્ય ફ્રીક્વન્સીઝને અવગણે છે હવે ધારો કે તમે અમુક ફ્રિકવન્સી પર કામ કરવા માટે રેઝોનેટર ડિઝાઇન કરવા માંગો છો તો તેમાં FDTD આપણને કેવી રીતે મદદ કરશે વિદ્યાર્થી ઓકે તો ચાલો આપણે અહીં ભૂમિતિ જોઈએ તેથી તેઓએ આ શું કર્યું છે તેઓએ રિંગ રેઝોનેટર બનાવ્યું તો રીંગ રેઝોનેટર શું છે તેને વર્તુળમાં જોડતા પહેલા વેવગાઈડ લો તેથી અમે જાણીએ છીએ કે તમે જાણો છો કે આની આસપાસના અંતરના પૂર્ણાંક ગુણાંકો સપોર્ટેડ મોડ્સ શું હશે તેથી અહીં આપણે તે ઇનટ્યુશનની પુષ્ટિ કરવા માંગીએ છીએ તેથી તેઓ પાસે વેવગાઈડ ત્રિજ્યાની પહોળાઈ તમને ખબર છે આ તમામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હા થોડું પરંતુ પરંતુ માધ્યમની અંદર વિદ્યાર્થી ઓકે તેથી તેઓ અહીં એક સિલિન્ડર બનાવે છે આ બધું તમે ઑબ્જેક્ટ બનાવવા માટે શું કરશો હવે પ્રશ્ન એ છે કે જો હું આ સ્ટ્રક્ચરને ખોટી ફ્રિકવન્સી સાથે એક્સાઈટ કરું તો શું થશે વિદ્યાર્થીઃ કંઈ નહીં થાય કંઈ થશે નહીં ક્ષેત્રો ડીકેય થશે નહીં મારો મતલબ છે કે ફિલ્ડ્સ ડીકેય થશે નહીં મારો મતલબ છે કે ફિલ્ડ્સ ડીકેય થઈ જશે તે એક રેઝોનેટ ફેનોમેના હશે નહીં પરંતુ એકવાર મેં કેટલાક એપ્સીલોન સાથે એક માળખું ડિઝાઇન કર્યું જો અને જો ભૂમિતિ થોડી જટિલ હોય તો મને ખબર પડશે કે રેઝોનેટફ્રિકવન્સી છે તો હું તે રેઝોનેટ ફ્રિકવન્સી કેવી રીતે શોધી શકું હું FDTD માં એક સ્ત્રોતનો ઉલ્લેખ કરી શકું છું તે પછી ધારો કે મારા ફંક્શનને કોઈ મને સ્ટ્રક્ચર આપે છે અને કહે છે કે સ્ટ્રક્ચરની રેઝોનેટ ફ્રીક્વન્સી શોધો વિદ્યાર્થી એક્સાઈટ તમામ ફ્રીક્વન્સીઝ સાથે ઉત્સાહિત તેથી તે સારી રીતે છે કે બધી ફ્રીક્વન્સીઝ તકનીકી રીતે અશક્ય સફેદ બેન્ડ છે તેથી પગલું 1 સફેદ બેન્ડ સાથે તેને એક્સાઈટ કરે છે તેથી અહીં તેઓ કહે છે કે તેઓ પલ્સ પ્રકારની ફ્રીક્વન્સીઝ બનાવે છે તેથી તેઓ કહે છે કે સામાન્યકૃત એકમોમાં પલ્સનું કેન્દ્ર 0 15 છે અને એક df અને જેમ કે આપણે અગાઉ ચર્ચા કરી છે તે રીતે તેઓ ગૌસીયન સોર્સનો ઉપયોગ કરે છે તેથી તેઓ ગૌસીયન સોર્સ આપે છે જ્યાં તેઓ કેન્દ્રની ફ્રીક્વન્સીઝ અને પહોળાઈનો ઉલ્લેખ કરે છે હા તેથી તેઓ કામ કરે છે આ ભૌતિકશાસ્ત્રીઓ છે તેઓ કો ઓર્ડિનેટ એકમોના વિચિત્ર સમૂહમાં કામ કરે છે જ્યાં પ્રકાશની ગતિ 1 છે તેથી બધું 1 પર ખૂબ જ સરસ રીતે સામાન્ય થાય છે તેથી તેનો ઉપયોગ થવામાં થોડો સમય લાગે છે પરંતુ એકવાર તમે ઉપયોગમાં લઈ લો તે ખૂબ જ શક્તિશાળી છે બધું સામાન્ય છે હા પ્રકાશની ગતિ 1 તરંગ લંબાઈ 1 છે તેથી હા પછી તમે તેને થોડા સમય માટે 300 ચલાવો તેથી હવે ચાલો કલ્પના કરીએ કે આપણે સિમ્યુલેશન કર્યું છે તમે આઉટપુટનું અર્થઘટન કેવી રીતે કરશો આઉટપુટ એ ફીલ્ડ્સ હશે જે હંમેશા અને પોઝિશનમાં હવે શું છે ના પરંતુ આપણે વાઈડબેન્ડમાં એક્સાઈટીંગ છીએ પરંતુ મને મારા FDTSs આઉટપુટમાં ફ્રીક્વન્સી માહિતી નથી મળી રહી જે E એ ફ્રીક્વન્સીની નીચે જગ્યા અને સમયના ફંક્શન તરીકે છે તો મારે શું કરવું છે તે હા છે તેથી તે કહે છે કે સ્ટ્રક્ચરની આસપાસ જાઓ અને શોધો કે નોડસ રસ્તો છે ત્યાં એક વધુ સ્માર્ટ રસ્તો છે ફ્યુરિયર ટ્રાન્સફોર્મ શોધો મારી પાસે ડેલ્ટામાં સમય ડોમેન છે ફોરિયર ટ્રાન્સફોર્મ્સની ગણતરી કરો તે વધુ સ્માર્ટ રીત છે તે મને માત્ર ફ્રિકવન્સી પીક જ નહીં પણ તેઓ કેટલા શાર્પ છે તે પણ સાચા છે તેથી આ વ્યક્તિઓ પાસે એક ઇનબિલ્ટ ફંક્શન છે જેને હાર્મ ઇન્વર્સ કહેવાય છે આ સાચું છે આ ઇન્વર્સ ફોરિયર ટ્રાન્સફોર્મ્સ જેવું છે તેથી સિમ્યુલેશન પોતે જ કહે છે કે તમારા સિમ્યુલેશનને તેના અંતે 300 વખતના દાખલા માટે ચલાવો પછી સોર્સીસ આ સ્થાન પર ઇન્વર્સ ફોરિયર ટ્રાન્સફોર્મને ચલાવો અને તમને અમુક કેન્દ્રની ફ્રિકવન્સી આપવામાં આવે છે તેથી ફરીથી આ કંઈક છે જે તેઓએ કોડેડ કર્યું છે અને આઉટપુટ ટેક્સ્ટમાં આવે છે તેથી તમે જોઈ શકો છો કે જ્યારે તેઓ આ કરે છે ત્યારે પીક્સ બહાર કાઢવામાં આવે છે તેથી તમને 3 પીક્સ મળે છે તેથી તે ફ્રિકવન્સી અને Q ક્વોલીટી ફેક્ટર છે જે મને કહે છે કે શું તમે આનો અભ્યાસ કર્યો છે તે પહેલાં ગુણવત્તા મને કહે છે કે રેઝોનન્સ કેટલો સારો છે તેથી Q ફેક્ટર પણ બહાર આવે છે તેથી ઉદાહરણ તરીકે પ્રથમ મોડમાં 80 પછી 300 અને પછી 1677નો Q હોય છે તેથી 1677 એ Q ને અનુરૂપ છે જે સૌથી લાંબો સમય ચાલે છે અને તેથી ઇન્વર્સ ફ્યુરિયર ટ્રાન્સફોર્મનો અમુક સિદ્ધાંત છે પરંતુ તમે બધા તે જાણો છો અને તેથી આગળની વસ્તુ જે હું કરી શકું તે એ છે કે તે દરેક ફ્રીક્વન્સીઝને પસંદ કરવી અને તે ફ્રીક્વન્સીઝ પર સાંકડી બેન્ડ સાથે સિમ્યુલેશનને ફરીથી ચલાવવું જે ફક્ત તે મોડને એક્સાઈટ કરશે અને અન્યને નહીં તેથી તેઓ અહીં જે બતાવી રહ્યા છે તે તે ત્રણ મોડ છે તેથી પહેલો મોડ બીજો મોડ અને ત્રીજો મોડ અને આ ફરીથી gif ફાઇલો ઉત્પન્ન થાય છે તેથી આ તમે જોઈ શકો છો કે આમાં સૌથી ઓછો Q હતો અમારા Qs 80316 અને લગભગ 1600 શું હતા તેથી આ સૌથી નીચો Q છે અને તે તમે જોઈ શકો છો કે આ રેઝોનેટરની બહાર વેવગાઈડની બહાર ઘણું ફિલ્ડ્સ લીક થઈ રહ્યું છે કારણ કે Q મોટા અને બારીક બને છે અહીં ફિલ્ડ્સ રેઝોનેટરની અંદર વધુ મજબૂત રીતે કેન્દ્રિત છે વિદ્યાર્થી સાચું તેથી મેં એક માળખું બનાવ્યું છે અને હું સરળ FDTD અને ઇન્વર્સ ફોરિયર ટ્રાન્સફોર્મ સિગ્નલ પ્રોસેસરનો ઉપયોગ કરીને આ રેઝોનન્ટ મોડ્સને ઓળખવા સક્ષમ છું તેથી તે તમને બતાવવા માટે છે કે તમારે વ્યવહારમાં શું કહેવું જોઈએ કે તમે FDTD નો ઉપયોગ કેવી રીતે કરશો અને તે ખૂબ જ શક્તિશાળી ડિઝાઇન છે જે કોઈપણ ફિલ્ડ્સને એક્સાઈટ કરે છે અને તેમની પાસે ફોટોનિક ક્રિસ્ટલ્સ અને તેના જેવા અન્ય સ્ટ્રક્ચર્સ માટે ઘણા બધા નક્કર ઉદાહરણો છે અને તેને Linux મશીન પર ચલાવવાનું સૌથી સરળ છે તો ચાલો FDTD પર આ ડેમો વર્કનો અંત લાવીએ